અગાઉ આપણે રેટ મોનોટોનિક શિડ્યુલર જોઈ રહ્યા હતા અને કેટલાક મુદ્દાઓ જેવાકે શેડ્યૂલ ક્ષમતા વિશ્લેષણ અને ટેન્જેન્ટ ઓવરલોડ હેન્ડલિંગ પર ધ્યાન આપ્યું છે નીચે રેટ મોનોટોનિક શિડ્યુલર સંબંધિત કેટલાક વિશિષ્ટ મુદ્દા છે જે સમજવા જરૂરી છે અને એક તે હાર્મોનિકલી સંબંધિત કાર્યો સાથે રેટ મોનોટોનિક શિડ્યુલરનું કાર્ય છે આપણે કહીએ છીએ કે કાર્ય સમૂહ હાર્મોનિકલી સંબંધિત છે જો આપેલા કાર્યની અવધિ બીજા કાર્ય કરતા વધારે હોય અને તે ઓછા અવધિના કાર્યના ગુણાંકમાં હોવો જોઈએ બીજા શબ્દોમાં કહીએ તો આપણે કોઈપણ કાર્ય સમૂહ ના બે કાર્યો Ti ટીઆઈ અને Tk ટીકે લઈએ ચાલો Ti ટીઆઈ ની અવધી જે Pi પીઆઈ છે જે Pk પીકે કરતા મોટી છે તો Pi પીઆઈ Pk પીકે ના કંઈક ગુણાંકમાં છે અને આ કાર્ય સમૂહોના બધા કાર્યો માટે સાચું છે જ્યારે પણ બે કાર્યો લેવામાં આવે છે અને જો એક કાર્યની અવધિ બીજા કાર્ય કરતા વધારે હોય તો તે બીજી અવધિના ના ગુણાંકમાં હોવો જોઈએ ઉદાહરણ તરીકે હાર્મોનિકલી સંબંધિત કાર્ય સમૂહમાં કાર્ય 1 માટે અવધિ 10 છે કાર્ય 2 માટે અવધિ 20 છે અને કાર્ય 3 માટે અવધિ 60 છે આ કિસ્સામાંજો 2 મનસ્વી કાર્યો T1 ટીવન અને T2 ટીટુ લેવામાં આવે અને p2 પીટુ એ P1 પીવન કરતા મોટો છે પરંતુ એ p1 પીવન ના ગુણાંકમાં છે પછી જો p2 પીટુ અને p3 પીથ્રી લેવામાં આવે અને p3 પીથ્રી p2 પીટુ કરતા મોટો છે પરંતુ ફરીથી p3 પીથ્રી એ p2 પીટુ ના ગુણાંકમાં છે અને આ કાર્યોને દરેક જોડ માટે આ સાચું છે અને ઉપર હાર્મોનિકલી સંબંધિત સુયોજન કાર્યોનું ઉદાહરણ છે આ આપણા માટે એક વિશેષ કેસ છે કારણ કે કંઈક ખૂબ જ અનોખું થાય છે જો કોઈ કાર્ય સમૂહ હાર્મોનિકલી સંબંધિત છે તો તેનો ઉપયોગ 1 છે અને હજી પણ કાર્ય સમૂહ સુનિશ્ચિત છે જો દસ કાર્યો એવા ધ્યાન માં લેવામાં આવે જેમની કાર્ય અવધિ હાર્મોનિકલી સંબંધિત છે અને જો આપણે લિયુ લાયલેન્ડ ના માપદંડોનો ઉપયોગ કરીએ તો 0 7 જેવું કંઈક મળી શકે અને 0 7 કરતા ઓછું ઉપયોગીકરણ કાર્ય સમૂહ સુનિશ્ચિત થશે નહીં અને તે કોઈપણ કાર્ય માટે લિયુ લાયલેન્ડની એપ્લિકેશન હશે પરંતુ પછી હાર્મોનિકલી સંબંધિત કાર્ય સમૂહમાં પણ જો ઉપયોગ 1 સુધીનો હોય તો પણ કાર્ય સમૂહ સુનિશ્ચિત રહી શકે છે પરંતુ આ પર ઉદ્ભવતા પ્રશ્ન અહીં બતાવી શકાય છે ગણિતરૂપે કોઈપણ હાર્મોનિકલી સંબંધિત કાર્ય સમૂહ જે રેટ મોનોટોનિક શિડ્યુલર હેઠળ સુનિશ્ચિત કરી શકાય છે જ્યાં સુધી તેનો ઉપયોગ એક કરતા ઓછો અથવા બરાબર છે ઉપરના નિવેદનને સાબિત કરવા માટે કમ્પ્લીશન ટાઇમ્ પ્રમેય ધ્યાનમાં લેવામાં આવ્યો છે અને આપણે જાણીએ છીએ કે કમ્પ્લીશન ટાઇમ્ પ્રમેયમાં દરેક કાર્ય સમૂહ માટે આપણી પાસે ઇઆઈ અને કાર્ય માટેનો સમય એસટીઆઈ લીધો પછી ભલે તે એક્ઝેક્યુશનનો સમય હોય અને તેના કરતા તમામ ઉચ્ચ અગ્રતા કાર્યોને અમલમાં મૂકવા માટે લેવામાં આવેલો સમય જે તેની અવધિ પૂર્વે આવે છેતેનો એક્સક્યૂશન સમય તેની અવધિ કરતાં ઓછો અથવા બરાબર છે તેની તપાસ કરવાની જરૂર છે પરંતુ હાર્મોનિકલી સંબંધિત કાર્ય સમૂહ માટે આપણે જાણીએ છીએ કે પીઆઈ એ પીકેના ગુણાંક માં છે તેથીઆપણે સીલીંગ છૂટકારો મેળવી શકીએ છીએ કારણ કે પીઆઈઆઈએસ પીકે દ્વારા સંપૂર્ણપણે વિભાજીત છે તેથીઆપણે સીલીંગ બહાર કાઢી શકીએ છીએ અને આપણે લખી શકીએ છીએ અને બધા સમીકરણમાં pi દ્વારા ડિવાઇડ થયું છે આપણે લખીએ અને pi સીલીંગ માંથી બહાર આવી ગયું છે તેથી એ ડિવિશ઼નથી કેન્સલ થાય છે અને તેથી અથવા આપણે આ ફરીથી લખી શકીએ છીએ કંપ્લેટિશન સમય પ્રમેય દ્વારા આપણે બતાવી શકીએ કે જ્યાં સુધી કાર્ય સમૂહના ઉપયોગનો સરવાળો 1 કરતા ઓછો છે તે તેની ડેડલાઇનને પૂર્ણ કરશે રેટ મોનોટોનિક શિડ્યુલર અને ઈડીએફ સરખામણી કરવાથી એ જોઈ શકાય છે કે રેટ મોનોટોનિક શિડ્યુલર ના ઘણા ફાયદાઓ છે તેનું અમલીકરણ મલ્ટિ લેવલ પ્રીયોરીટી ક્યુમાં વધુ કાર્યક્ષમ છે અને પ્રોસેસરનો ઉપયોગ ઈડીએફ કરતા થોડો ઓછો છે અને આપણે કોન્ટેક્સ્ટ સ્વિચ પર જોશું રેટ મોનોટોનિક શિડ્યુલરમાં ઈડીએફ કરતાં થોડી વધુ કોન્ટેક્સ્ટ સ્વિચ છે અને ગેરંટી પરીક્ષણ સહેજ બિન તુચ્છ છે અને આપણે લિયુ લહૌકઝકયસ અથવા લિયુ લાયલેન્ડ ને તપાસવાની જરૂર છે જ્યારે ઈડીએફ સરળ ઉપયોગીકરણ છે એટલે કે ઉપયોગનો સરવાળો 1 કરતા ઓછો છે રેટ મોનોટોનિક શિડ્યુલર ખૂબ જ લોકપ્રિય છેઘણા કાર્યક્રમો જેવા કે સ્પેસ એપ્લીકેશનઅદ્યતન ઓટોમેશન સિસ્ટમ્સમોટી સંખ્યામાં એમ્બેડ કરેલી એપ્લિકેશનોઆઇઇઇઇ ના ભાવિ બસના સ્પષ્ટીકરણને પણ પ્રભાવિત કરે છે અને ઘણા સમય નિર્ણાયક કાર્યક્રમોમાં રેટ મોનોટોનિક શેડ્યૂલરનો ઉપયોગ થાય છે અને લગભગ દરેક રીઅલ ટાઈમ ઓપરેટીંગ સિસ્ટમ માં આધારભૂત છે હવે આપણે ચોક્કસ રેટ મોનોટોનિક શિડ્યુલર જનરલાઇઝેશન જોઈએ કારણ કે તે કેટલીક શરતોને સરળ અલ્ગોરિધમનોને નિયંત્રિત કરતું નથી કે જે આપણે જોયું હતું તેથી આપણી પાસે કેટલાક અન્ય ઉન્નતીકરણો હોવાની જરૂર છે જે આ પરિસ્થિતિઓને પૂરી કરશે આપણે સૌ પ્રથમ જોઈએ છે તે ડેડલાઇન મોનોટોનિક અલ્ગોરિધમ છે જે રેટ મોનોટોનિક અલ્ગોરિધમથી થોડુંક જ અલગ છે અને જ્યારે કાર્યનો અંતિમ સમયગાળો અને અવધિ જુદા હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરવાની જરૂર છે આગળના આપણા બધા ઉદાહરણોમાં અમે કાર્યનો અંતિમ સમયગાળો અને અવધિ સમાન માનતા હતા પરંતુ વ્યવહારિક કાર્યક્રમોમાં એવી પરિસ્થિતિઓ આવી શકે છે જ્યાં કાર્યનો અંતિમ સમયગાળો અને અવધિ અલગ હોય ઉદાહરણ તરીકે અંતિમ સમયગાળો એ અવધિ કરતા ઓછી હોઇ શકે અથવા અંતિમ સમયગાળો અવધિ કરતા વધુ હોઈ શકે અંતિમ સમયગાળો અવધિ કરતા વધુ હોઈ એ ખૂબ જ દુર્લભ હોય છે જ્યારે ઘણા એવા કિસ્સાઓ છે કે જ્યાં અંતિમ સમયગાળો એ અવધિ કરતા ઓછો હોય એવા કિસ્સાઓમાં કે જ્યારે અંતિમ સમયગાળા અને અવધિ સમાન હોતી નથી રેટ મોનોટોનિક અલ્ગોરિધમ ખરેખર શ્રેષ્ઠ સુનિશ્ચિત વ્યૂહરચના નથી આ કિસ્સાઓ માટે ડેડલાઇન મોનોટોનિક અલ્ગોરિધમ શ્રેષ્ઠ છે ડેડલાઇન મોનોટોનિક અલ્ગોરિધમ પાછળનો મુખ્ય વિચાર રેટ મોનોટોનિક એલ્ગોરિધમ સાથે ખૂબ સમાન છે સિવાય કે 2 કાર્યોની પ્રાથમિકતાઓ તેમના અવધિના બદલે તેમની અંતિમ સમયગાળાને આધારે સોંપવામાં આવે છે આમજો કોઈ કાર્ય કોઈ કાર્ય ની અવધિ બીજા કાર્ય કરતા વધારે હોયપરંતુ તેપરંતુ તેનો અંતિમ સમયગાળો ઓછો હોય તો તે ઉચ્ચ અગ્રતા મેળવે છે પહેલા ચાલો આ સવાલનો જવાબ આપીએ કે આરએમએ અને ડીએમએ એટલે કે રેટ મોનોટોનિક એલ્ગોરિધમ અને ડેડલાઈન મોનોટોનિક એલ્ગોરિધમ એ બંને કેટલીક પરિસ્થિતિઓમાં સમાન સમયપત્રક બનાવે છે જવાબ એ છે કે જો અવધિ અને અંતિમ સમયગાળો સમાન હોય તો પછી ડેડલાઇન મોનોટોનિક અલ્ગોરિધમ રેટ મોનોટોનિકઅલ્ગોરિધમ બની જાય છે પરંતુ મનસ્વી રીતે સંબંધિત મુદતો માટે જ્યાં અંતિમ સમયગાળો અવધિ કરતા અલગ હોય તે સમયે જુદા જુદા સમયપત્રક ઉત્પન્ન કરી શકે છે ઉદાહરણ તરીકે જ્યારે રેટ મોનોટોનિક શિડ્યુલર નિષ્ફળ થાય છે ત્યારે પણ ડેડલાઇન મોનોટોનિક શિડ્યુલર શક્ય સમાધાન સાથે આવી શકે છે પરંતુ બીજી બાજુ જ્યારે પણ ડેડલાઇન મોનોટોનિક શિડ્યુલર નિષ્ફળ થાય છે ત્યારે રેટ મોનોટોનિક શિડ્યુલર ચોક્કસપણે નિષ્ફળ જશે અમારા હેતુ માટે અમે તેનો ઉપયોગ તેના તબક્કાના મૂલ્ય પર કરીશું કે જ્યારે રેટ મોનોટોનિક શિડ્યુલર સમયપત્રક ઉત્પન્ન ના કરી શકે ત્યારે ડેડલાઇન મોનોટોનિક શિડ્યુલર નિયત સમયપત્રક ઉત્પન્ન કરી શકે છે ઉદાહરણ તરીકે આપણી પાસે એક કાર્ય સમૂહ છે જેમાં ૩ કાર્ય T1 ટી૧ T2 ટી૨ T3 ટી૩ નો સમાવેશ થાય છે અને તેનો અમલ સમય 10 15 20 છે અવધિ 1510020 છે અને અંતિમ સમયગાળો અનુક્રમે 3520200 મિલિસેકન્ડ છે T1 ટી૧ T2 ટી૨ T3 ટી૩ માટે તેમની સમયપત્રકતા રેટ મોનોટોનિક એલ્ગોરિધમનો ઉપયોગ કરીને અને ડેડલાઈન મોનોટોનિક એલ્ગોરિધમનો ઉપયોગ કરીને તપાસવામાં આવે છે રેટ મોનોટોનિક એલ્ગોરિધમનો ઉપયોગ કરવા પર કાર્ય T1 ટી૧ એ સૌથી વધુ પ્રાધાન્યતા કાર્ય છે કાર્ય T2 ટી૨ એ બીજી ઉચ્ચ અગ્રતા છે અને કાર્ય T3 ટી૩ એ સૌથી નીચું અગ્રતા કાર્ય છે પરંતુ ડેડલાઈન મોનોટોનિક એલ્ગોરિધમમાં કાર્યમાં T2 ટી૨ એ સૌથી વધુ પ્રાધાન્યતા કાર્ય છે કારણ કે તેનો અંતિમ સમયગાળો સૌથી ઓછો છે કાર્ય T1 ટી૧ એ બીજી સૌથી વધુ પ્રાધાન્યતા કાર્ય છે અને કાર્ય T3 ટી૩ એ સૌથી ઓછી અગ્રતા છે આ સૂચવે છે કે કાર્યોને સોંપેલ અગ્રતા જુદી જુદી છે અને અહીં મુશ્કેલી એ છે કે રેટ મોનોટોનિક એલ્ગોરિધમના પરિણામો કમ્પ્લીશન ટાઇમ્ પ્રમેયલિયુ લાયલેન્ડ ના માપદંડો વગેરે ડેડલાઈન મોનોટોનિક એલ્ગોરિધમમાં લાગુ નહીં પડે કારણ કે અહીં અંતિમ મુદતની સોંપણી રેટ મોનોટોનિક એલ્ગોરિધમ કરતા અલગ છે પરંતુ રેટ મોનોટોનિક વિશ્લેષણ માટે લિયુ લાયલેન્ડ ના માપદંડ ચકાસીને અમે નિરીક્ષણ કર્યું કે તે અનિશ્ચિત હતું અને પછી અમે ડેડલાઈન મોનોટોનિક એલ્ગોરિધમ માટે સમાપ્તિ સમય તપાસ કરી અને પછી તે પણ તપાસ્યું કે બધા કાર્ય સમૂહ તેની પહેલી સમયગાળાને મળે છે કે નહીં અંતમાં એવું જોવા મળ્યું હતું કે કાર્ય સમૂહ ડેડલાઈન મોનોટોનિક એલ્ગોરિધમ હેઠળ સુનિશ્ચિત થયેલ હતું નીચે એક બીજું પાસું છે જે વ્યવહારીક રીતે મહત્વનું છે જે કોન્ટેક્સ્ટ સ્વિચિંગ છે કોન્ટેક્સ્ટ સ્વિચિંગ સમય ઓપરેટીંગ સિસ્ટમ માટે નોંધપાત્ર છેકેટલીકવાર નાના કાર્ય એક્ઝેક્યુશન સમયની તુલનામાં કાર્ય એક્ઝેક્યુશન સમય થોડા મિલિસેકન્ડ્સનો હોય છે 50 20 અથવા કદાચ 10 મિલિસેકન્ડ હોઈ શકે છે જ્યારે કોન્ટેક્સ્ટ સ્વિચિંગ સમય સામાન્ય રીતે 1 મિલિસેકન્ડનો હોય છે કાર્યની સમયમર્યાદા અને ટાસ્ક એક્ઝેક્યુશનનો સમય ઓપરેટીંગ સિસ્ટમના કોન્ટેક્સ્ટ સ્વિચ ટાઇમ સાથે કાર્યની તુલનાત્મક નજીક છે તે પછી અમારા વિશ્લેષણમાં તેને અવગણી શકાય નહીં રેટ મોનોટોનિક વિશ્લેષણમાં કોન્ટેક્સ્ટ સ્વિચ ને હેન્ડલ કરવા માટે અમારા ઉકેલોનો વિચાર કરવો એ છે કે ટાસ્ક પ્રીમ્પિશન ક્યારે થાય છે અને જ્યારે પણ ટાસ્ક પ્રિમીપ્શન થાય છે ત્યારે આપણે કોન્ટેક્સ્ટ સ્વિચ ટાઇમ ધ્યાનમાં લેવાની જરૂર છે કાર્ય પ્રીમીપિશન ત્યારે થઈ શકે છે જ્યારે ઓછી અગ્રતા કાર્ય ચાલતું હોય અને ત્યારબાદ ત્યાં ઉચ્ચ અગ્રતા કાર્ય આવે છે અહીં ઉચ્ચ અગ્રતા કાર્ય નિમ્ન અગ્રતા કાર્યને પ્રીએમ્પત કરે છે અને જ્યારે ઉચ્ચતમ પ્રાધાન્યતા કાર્ય પૂર્ણ થાય છે ત્યારે ફરીથી સૌથી ઓછી પ્રાધાન્યતા કાર્ય તેના અમલને ફરીથી શરૂ કરે છે અહીં ફરીથી કોન્ટેક્સ્ટ સ્વિચ છે સૌથી ખરાબ સ્થિતિમાં આપણે ધારી શકીએ છીએ કે દરેક વખતે જે કાર્ય આવે છે તે મોટે ભાગે એક કોન્ટેક્સ્ટ સ્વિચનું કારણ બની શકે છે કારણ કે જે કાર્ય ચાલે છે તે કોન્ટેક્સ્ટ સ્વિચ થઈ જાય છે ફરીથી જ્યારે તે સમાપ્ત થાય છે ત્યાં કોઈ કોન્ટેક્સ્ટ સ્વિચ હોઈ શકે છે પરંતુ પછી આ દ્વારા આપણે સરળતાથી જોઈ શકીએ છીએ એમ કહી શકાય કે આ એક ખૂબ જ રૂઢિચુસ્ત વિશ્લેષણ છે કારણ કે આપણે માની રહ્યા છીએ કે દરેક વખતે નીચું અગ્રતા કાર્ય ચાલતું હોય અને ઉચ્ચ અગ્રતા કાર્ય આવે છે એક કોન્ટેક્સ્ટ સ્વિચ છે પરંતુ અમે અવલોકન કરીએ છીએ કે કેટલીકવાર ઉચ્ચ અગ્રતા કાર્ય ચાલતું હોય છે અને નીચી પ્રાધાન્યતા કાર્ય આવે છે ત્યાં કોઈ કોન્ટેક્સ્ટ સ્વિચ નથી પરંતુ તે પછી રીઅલ ટાઇમ સિસ્ટમમાં આપણા બધા વિશ્લેષણ રૂઢિચુસ્ત વિશ્લેષણ છે આપણે સૌથી ખરાબ કેસ જોતા હોઈએ છીએ અને સૌથી ખરાબ કેસ વિશ્લેષણ કરીએ છીએ તેથી આ બિંદુથી તે એકદમ ઠીક છે કે અમે માનીએ છીએ કે જ્યારે પણ કોઈ કાર્ય આવે છે ત્યારે તે ૨ કોન્ટેક્સ્ટ સ્વિચનું કારણ બને છે પ્રથમ જ્યારે ચાલી રહેલ કાર્ય કોન્ટેક્સ્ટમાં ફેરવાય છે અને આવનારા કાર્યને આગળ વધારવામાં આવે છે બીજું કાર્ય પૂર્ણ થતાં જે પહેલેથી જ કોન્ટેક્સ્ટમાં ફેરવાઈ ગયો છે તે ફરીથી ચાલે છે તેથી દરેક કાર્યના આગમન માટે ૨ કોન્ટેક્સ્ટ સ્વિચ છે અને આ સમજ્યા પછી કોન્ટેક્સ્ટ સ્વિચ ઓવરહેડ્સ લેવાનું કે નહીં લેવાનું એનો જવાબ ખૂબ સરળ બને છે અમે ધારીએ છીએ કે દરેક કાર્ય નો દાખલો એટલે કે દરેક કામ લગભગ ૨ કોન્ટેક્સ્ટ સ્વિચનો સમાવેશ કરે છે જ્યારે તે ચલાવવાનું શરૂ થાય છે ત્યારે હાલમાં ચલાવવામાં આવતા કાર્યોને અટકાવે છે અને તે પૂર્ણ થાય છે ત્યારે એમ ધારીને કે કોન્ટેક્સ્ટ સ્વિચ સમય અચલ છે પછી સૌથી ખરાબ સ્થિતિ કોન્ટેક્સ્ટ સ્વિચ ટાઇમ c સી મિલિસેકંડ છે તેથી ક્રિયાઓના દરેક ઘટક માટે એક્ઝેક્યુશન ટાઇમમાં 2c ૨ સી ઉમેરીને કોન્ટેક્સ્ટ સ્વિચિંગની અસર લઈ શકાય છે આ રીતે આ અસરમાં અમે અમારા કાર્ય સમૂહને તે સ્થાને રૂપાંતરિત કરીએ છીએ જ્યાં દરેક કાર્યનો અમલનો સમય 2c ૨ સી દ્વારા વધારવામાં આવે છે પરંતુ તે પછી જોયું કે સૌથી ઓછી અગ્રતા કાર્યો તેઓ ક્યારેય કોઈપણ કાર્યને કોન્ટેક્સ્ટ સ્વિચ કરતા નથી તો પછી આ કાર્ય માટે 2c ૨ સી ની વિચારણામાં પ્રશ્ન ઊભો થાય છે તે 1c ૧ સી હોઈ શકે છે જેમ કે કંઇ ચાલતું ન હતું અને તે ચાલવાનું શરૂ કર્યું પરંતુ તે પછી આપણે ખરાબ કેસનું વિશ્લેષણ કરી રહ્યા છીએ અને તેથી દરેક કાર્ય માટે તેને 2c ૨ સી દ્વારા વધારીએ છીએ ઉદાહરણ તરીકે આપણી પાસે 3 કાર્યો T1 ટી૧ T2 ટી૨ T3 ટી૩ નો કાર્ય સમૂહ છે અને તેનો એક્ઝેક્યુશન સમય 10 25 અને 50 મિલિસેકન્ડનો છે અને અંતિમ સમયગાળો અવધિ સાથે અનુક્રમે 50 150 અને 200 મિલિસેકન્ડ છે અને પછી એવું માનવામાં આવે છે કે કોન્ટેક્સ્ટ સ્વિચ સમય 1 મિલિસેકન્ડ છે અને પછી તે કાર્ય સમૂહ સુનિશ્ચિત છે કે કેમ તે તપાસવાની જરૂર છે કોન્ટેક્સ્ટ સ્વિચિંગ સમયને ધ્યાનમાં લેવા માટે આપણે દરેક કાર્યના એક્ઝેક્યુશન સમયને 2 મિલિસેકન્ડથી વધારવાની જરૂર છે આમ આપણું નવું કાર્ય સમૂહ 10 25 અને 50 માંથી 12 27 અને 52 મિલિસેકંડમાં થાય છે જેમ કે 12 મિલિસેકંડ 50 મિલિસેકંડથી ઓછું છે અહીં કાર્ય T1 ટી૧ ની સર્વોચ્ચ પ્રાધાન્યતા છે અને તે સુનિશ્ચિત છે દરેક એક્ઝેક્યુશનના ઇન્સ્ટન્સ માટે 2 કોન્ટેક્સટ સ્વિચ લીધા પછી બીજા કાર્યની તપાસ કરતી વખતે તે 27 મિલિસેકન્ડ છે ઉચ્ચ પ્રાધાન્યતા કાર્ય વધુમાં વધુ 3 વખત આવી શકે છે અને 27 12 ∗ 3 65 150 એમએસ અને તેથી T2 ટી૨ સુનિશ્ચિત છે આ કાર્ય ટી૩ માટે પણ સમયપત્રક છે કોન્ટેક્સ્ટ સ્વિચિંગ ને ધ્યાનમાં લઈને પછી આપણે તેના 52 મિલિસેકંડને તપાસવાની જરૂર છે અને તે બે ઉચ્ચ પ્રાધાન્યતા કાર્યો લે છે અને આ એક્ઝેક્યુશન સમયનો અર્થ અવધિ છે અને તેથી તે સુનિશ્ચિત છે સરળ ધારણાઓ હેઠળ કોન્ટેક્સ્ટ સ્વીચ સમયને ધ્યાનમાં લઈએ છીએ જેને આપણે સૌથી ખરાબ કિસ્સામાં કોન્ટેક્સ્ટ સ્વિચ સમય માનીએ છીએ અને તે પણ ધારે છે કે દરેક કાર્યનું આગમનથી ૨ કોન્ટેક્સ્ટ સ્વિચ થાય છે આ હેઠળ અમે વ્યવહારિક પરિસ્થિતિ માટે વિશ્લેષણ કર્યું આપેલકાર્ય સમૂહ સમયપત્રક છે કે કેમ તે ચકાસવા માટે નીચેની સમસ્યા છે આપણી પાસે ત્રણ અલગ કાર્યો T1 ટી૧ T2 ટી૨ T3 ટી૩ અલગ અમલ સમય સાથે 10 5 9 ms મિલિસેકન્ડ અને અવધિ 50 20 30 ms મિલિસેકન્ડ એવું માનવામાં આવે છે કે સૌથી ખરાબ કિસ્સામાં કોન્ટેક્સ્ટ સ્વિચ ઓવરહેડ 1 મિલિસેકન્ડ અને 11 7 અને 12 બને પરંતુ તેની અસર એક્ઝેક્યુશનનો સમય 2 મિલિસેકન્ડ દ્વારા વધારશે તો પછી ઉચ્ચત્તમ અગ્રતા ધરાવતા કાર્યો અને કાર્યની પ્રાથમિકતાઓ વિશે પ્રશ્ન ઉભો થાય સમયગાળો જોતાં એ જાણવા મળ્યુંજાણવા મળ્યું કે T2 ટી૨ નો સમયગાળો સૌથી ઓછો છે અને તેમાં સૌથી વધુ પ્રાધાન્યતા છે તેથી T2 ટી૨ માટે અગ્રતા 1 T3 ટી૩ માટે અગ્રતા 2 અને T1 ટી૧ માટે સૌથી નીચી અગ્રતા ચાલો બીજી પરિસ્થિતિની તપાસ કરીએ જ્યાં કેટલાક કાર્ય ખૂબ જ નિર્ણાયક હોય છે પરંતુ તે પછી ટૂંકા કાર્ય નથી કારણ કે તે સમયગાળો કેટલાક કાર્યો કરતા મોટો હોય છે પછી આવી સ્થિતિને સરળ રેટ મોનોટોનિક પ્રાધાન્યતા સોંપણી ની જેમ નિયંત્રિત કરવાનો પ્રશ્ન ઊભો થાય છેઆપણે હમણાં જ ઘટનાની આવર્તન અથવા પુનરાવર્તનની અવધિના આધારે અગ્રતા સોંપી છે જ્યાં ટૂંકી અવધિને સૌથી વધુ પ્રાધાન્યતા મળશે પરંતુ ત્યાં આપણે જાણીએ છીએ કે ઉચ્ચ અવધિ સાથેના કેટલાક કાર્યમાં સૌથી વધુ ટીકા કરવામાં આવે છે તો પછી આ પરિસ્થિતિને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવે છે તે મુખ્ય ચિંતા છે ફક્ત તેને ઉચ્ચતમ પ્રાધાન્યતા આપવી જે આપણા બધા શેડ્યૂલ ક્ષમતાના પરિણામોને બિનઉપયોગી બનાવશે જો કાર્ય અવધિ 100 હોય અને અમે તેને પ્રાધાન્યતા 1 તરીકે સોંપીએ જ્યારે ત્યાં અન્ય 20 50 વગેરે જેવા કાર્યો હોય અને તેમને ઓછી અગ્રતા આપવામાં આવે તો પછી લિયુ લેલેન્ડ અને લિયુ લેહોકસ્કી માપદંડ વગેરેનો ઉપયોગ કરવો મુશ્કેલ હશે આવી સમસ્યાઓ માટે શા અને રાજ કુમાર દ્વારા ૧ ૯૮૯માં સૂચવવામાં આવેલું સમાધાન કે જે અવધિ રૂપાંતર પદ્ધતિ તરીકે ઓળખાય છે આ પરિસ્થિતિઓને સંભાળવાની આ એક માનક તકનીક છે જ્યાં નિર્ણાયક કાર્યમાં લાંબી અવધિ હોય અથવા તેની ઘટનાની આવર્તન ઓછી હોય અહીંનો મુખ્ય વિચાર એ ગંભીર કાર્યને નાના સબટાસ્ક્સમાં વહેંચવાનો છે આપણે ન તો શારીરિક રીતે પેટા વિભાજન કરીએ છીએ ન તો કોડને બહાર કાઢીએ છીએ કે ન વિભાજન કરવાનું શરૂ કરીએ છીએ તે ફક્ત વિશ્લેષણ માટે છે તેના એક્ઝેક્યુશનનો સમય માનવામાં આવે છે અને તેને કે ભાગોમાં વહેંચાય છે અને ધારે છે કે દરેક ભાગ અને ડેડલાઇન માટે ચાલે છે જો આ ભાગ ૨ ભાગોમાં વહેંચાય છે અને ટાસ્ક એક્ઝેક્યુશનનો સમય 50 હતો અને અવધિ 100 હતી તો તે પછી એમ માનવામાં આવે છે કે તેઓ ખરેખર ૨ કાર્યો છે જેમાં કોઇ એકનો એક્ઝેક્યુશનનો સમય 25 હતો અને અવધિ 50 હતી આ રીતે તેની પ્રાધાન્યતા વધારવામાં આવી હતી અને લિયુ લેલેન્ડ અને લિયુ લેહોકસ્કીના Liu Layland and Liu Lehoczky's result પરિણામો હજી પણ લાગુ હતા આમ ટાસ્ક સ્પ્લિટિંગ કોડમાં ફેરફાર કરવાને બદલે કલ્પનાશીલ સ્તરે કરવામાં આવે છે ઉદાહરણ તરીકે ચાલો ધારી લઈએ કે આપણી પાસે 2 કાર્યો છે અને ચાલો T1 ટી૧ ને દર 20 મિલિસેકન્ડ માટે 5 મિલિસેકન્ડની જરૂર છે અને T2 ટી૨ ને દર 30 મિલિસેકન્ડમાં 8 મિલિસેકન્ડની જરૂર છે અને ચાલો ધારી લઈએ કે T2 ટી૨ એ જટિલ કાર્ય છે અને તેથી તેણે T1 ટી૧ ના કારણે ડેડલાઇન ચૂકવી જોઈએ નહીં અહીં T2 ટી૨ ને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે આવા કિસ્સામાં તે માનવામાં આવે છે કે T2 ટી૨ માં 2 કાર્યો છે જેમ કે T2a ટી૨એ અને T2b ટી૨બી પ્રત્યેક નો એક્ઝેક્યુશન સમય 4 અને 50 ની અવધિ ધરાવે છે આ પછી રેટ મોનોટોનિક વિશ્લેષણ પરિણામોનો ઉપયોગ કરી શકાય છે હવે પછીનો પ્રશ્ન થાય છે કે એપીરોઇડિક અને છૂટાછવાયા કાર્યોને કેવી રીતે હેન્ડલ કરવું જેમ કે તે જાણીતું છે કેએપીરોઇડિક ક્રિયાઓ એવા કાર્યો છે જે રેન્ડમ આવે છે પરંતુ તેમની પાસે કોઈ અંતિમ મુદત હોતી નથી જ્યારે છૂટાછવાયા કાર્યો અવ્યવસ્થિત રીતે આવે છે પરંતુ કેટલીક સમયમર્યાદા હોય છે તે પહેલાં તે પૂર્ણ થવું જોઈએ જો છૂટાછવાયા કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવે તો આપણું રીઅલ ટાઇમ શેડ્યૂલર બિનઉપયોગી બનશે કારણ કે ઘણાં સ્લોટ્સ ખાલી થઈ જાય છે કારણ કે છૂટાછવાયા કાર્યો અવ્યવસ્થિત રીતે આવે છે અને તે પરિસ્થિતિને પણ પરિણમી શકે છે જ્યાં સિસ્ટમ નિયમિત સામયિક ક્રિયાઓને શેડ્યૂલ કરી શકતી નથી છૂટાછવાયા કાર્યો નજીકના ઉત્તરાધિકારમાં અવ્યવસ્થિત રીતે થઈ શકે છે તેથી તે નીચલા અગ્રતા કાર્યોને તેમની સમયમર્યાદા ચૂકી જશે તેથી આનો ઉપાય એપરિઓડિક સર્વર તકનીક છે આગળ એપીરોઇડિક સર્વરની ચર્ચા કરવામાં આવશે અને આગામી વ્યાખ્યાનમાં તે છૂટાછવાયા અને પિઓરોડિક કાર્યોને રેટ મોનોટોનિક માળખામાં કેવી રીતે સંભાળે છે ખુબ ખુબ આભાર